ઈંટેગ્રલ સમીકરણો વિશે અમારી ચર્ચા ચાલુ રાખીને અમે જે જોયું તે એક સરળ સ્ટેટીક કેસ ઇલેક્ટ્રોસ્ટેટિક્સ સમસ્યા હતી જે આપણે ચાર્જ ડીસ્ટ્રીબ્યુશન શોધયુ હવેઅમે ઇલેક્ટ્રોડાયનેમિક્સના એરીયામાં જવાનું શરૂ કરીશું જ્યાં ટાઈમ સાથે બદલાતા ફીલ્ડ પણ છે કારણ કે તે મુખ્ય પ્રકારની સમસ્યાઓ છે જેમાં અમને આ કોર્સમાં રસ છે તેથી તમે જે જોયું તે એક ખૂબ જ સરળ પ્રકારનું ઈંટેગ્રલ સમીકરણ હતું હવે અમે વસ્તુઓને થોડી વધુ રસપ્રદ બનાવવાનો પ્રયાસ કરીશું તેથી આ તે ટોપીક્સ છે જેને આપણે આ મોડ્યુલમાં આવરી લઈશું અમે કેટલીક ફીઝીકલ છે અને ત્યાંથી આપણે જોઈશું કે કેવી રીતે આ વિચાર આપણને હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ અને ઈંટેગ્રલ સમીકરણોને હલ કરવાની રીતો તરફ દોરી જાય છે તો ચાલો તરંગો વળાંક લે છે એ આઈડીયાથી શરૂઆત કરીએ તેથી ચાલો રૂમમાં મોબાઇલ રિસેપ્શનના આ સરળ વિચારથી શરૂઆત કરીએ તેથી ઉદાહરણ તરીકે તમે બધા અહીં આ રૂમમાં બેઠા છો જો તમે તમારા ફોનને બહાર કાઢો છો આશા છે કે જો તે સાયલન્ટ પર હોય તો તમારે જોવું જોઈએ કે તો તમને સિગ્નલ મળી રહ્યું છે તો ચાલો આપણે કહીએ કે તમે અહીં જ બેઠા છો તો ચાલો આપણે આને ટોપ વ્યુ કહીએ અને આ તમારું છે એમ કહીએ કે આ એક બારી છે અને ચાલો કહીએ કે અહીં એક દરવાજો છે અને તમારો મોબાઈલ ટાવર અહીં જ ક્યાંક છે જે દરેક જગ્યાએ સિગ્નલ મોકલી રહ્યું છે હવે તમારી અને મોબાઇલ ટાવર વચ્ચે સીધી લાઈન ઓફ સાઈટ હોઈ શકે છે અથવા ન પણ હોઈ શકે તેથી ઉદાહરણ તરીકે જો હું અહીંથી અહીં સુધી સીધી રેખા દોરું તો તે જતું નથી બીજી બાજુ એક રસ્તો છે જે આના જેવો જતો હોય તેવુ લાગે છે અને પછી તમારી પાસે અહીં આવે તો જો આ પ્રકાશ હોત તો શું તમે ટાવર જોઈ શકશો અલબત્ત સાચું નથી ત્યાં કોઈ લાઈન ઓફ સાઈટ છે અને પ્રાયોગિક ધોરણે અમે શોધીએ છીએ કે અમે અહીં અમારા ફોન પર રિસેપ્શન મેળવી શકીએ છીએ ભલે ત્યાં કોઈ લાઈન ઓફ સાઈટ ના હોય તેથી એવો ખ્યાલ છે કે વેવ કોઈક રીતે ઓબ્સટ્ર્કલની આસપાસ બેન્ડ થતુ હોય છે અને અમે તેને રીસીવ કરવામાં સક્ષમ છીએ આ રોજિંદા જીવનમાં છે ભૌતિકશાસ્ત્રમાં પણ આપણે આવું થતું જોયું છે આપણે બધાએ યંગના ડબલ સ્લિટ પ્રયોગનો અભ્યાસ કર્યો છે અને આ બધી બાબતોનો હાઈસ્કૂલમાં બરાબર અભ્યાસ કર્યો છે તેથી મારો મતલબ એ છે કે ત્યાંનો મૂળ વિચાર એ છે કે મારી પાસે અહીં લાઇટ બલ્બ છે અને હું અહીં એક સ્લિટ અને સ્ક્રીન મૂકીશ હવે આ સ્લિટ પ્રકાશની તરંગ લંબાઈ કરતાં ઘણી મોટી છે તેથી ઉદાહરણ તરીકે હું તમને 100 વોટનો એક બલ્બ લઉં છું અને મેં તેની સામે એક છિદ્ર મૂક્યો છે અને તે છિદ્ર એ છે કે ચાલો કહીએ કે તમે 10 સેન્ટિમીટર લિધુ છો તો તમે સ્ક્રીન પર જે સ્પોટ જોશો તેનું કદ શું છે તો ચાલો આપણે આને સ્ક્રીન કહીએ જો આ છિદ્ર 10 સેન્ટિમીટર પહોળું હોય તો તમે દિવાલ પર કેવા પ્રકારનું સ્પોટ સાઇઝ જોશો વિદ્યાર્થી લગભગ લગભગ 10 સેન્ટિમીટર ઓકે આ બાજુએ કોઈ બેન્ડિંગ કરશો આના જેવું કંઈક થઈ રહ્યું છે જે સમજાવી શકાતું નથી જો હું ધારું કે પ્રકાશ માત્ર કિરણો છે જો કિરણો હોત તો આ ચિત્ર છે પણ આ તરંગનું ચિત્ર છે તેથી આ બંને ઉદાહરણો ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 માં આપણને એક ફીઝીકલ આઈડીયા આવે છે કે તરંગો વળાંક લેતા હોય તેવું લાગે છે તેથી અમે શાળામાં અભ્યાસ કર્યો હતો કે આ હ્યુજીન્સ સિદ્ધાંતને કારણે થઈ રહ્યું છે શું દરેકે શાળામાં આ સાંભળ્યુ હતુ તેથી વિચાર એ હતો કે ત્યાં તરંગો છે જે ટ્રાવેલ કરે છે અવરોધને અથડાય છે આ કિસ્સામાં સ્લિટ અને ત્યાં કેટલાક સેકેન્ડરી વેવ છે જે ઉત્પન્ન થાય છે તેથી જો હું ફક્ત આ દોરું છુ તેથી જો હું અહીં પ્રકાશનો સોર્સ લઈશ જે તરંગો મોકલે છે તો આ તરંગોના ફ્રંટ છે જ્યારે તે આ અને આ બે જ્ગ્યાએ પર અથડાય છે ત્યારે તેઓ સેકેન્ડરી સોર્સ જેવા બની જાય છે અને તેઓ તેમના પોતાના તરંગો ઉત્સર્જિત કરવાનું શરૂ કરે છે તેથી આ પહેલા ના તરંગો છે અને આ બીજા ના તરંગો છે અને આના પરિણામે અહીં આ સ્ક્રીન પર શું થાય છે આ તરંગો ઈંટરફીયર કરે છે અને તમે અવલોકન કરો ઈંટરફરંસ પેટર્ન અહીં દેખાય છે બરાબરને તેથી આશા છે કે આ તમારા બધાને સેકેન્ડરી વેવ ફ્રંટ ના વિચારથી પરિચિત છો જેમાંથી હવે બાકીના એકવાર મને સેકેન્ડરી વેવ ફ્રંટ મળી જાય પછી હું પ્રાયમરી એક્સાઈટેશન વિશે ભૂલી શકું છું અને મને ઈંટરફરંસને બરાબર સમજાવવા માટે થીયરી અને પ્રેક્ટીકલ વચ્ચે આ ઉત્તમ કરાર મળે છે તેથી જેમ જેમ તમે આ પહોળાઈમાં ફેરફાર કરો છો તે બીજી વસ્તુ છે જે તમે અવલોકન કરશો જેમ જેમ તમે આ પહોળાઈમાં ફેરફાર કરશો તેમ તમે અવલોકન કરશો કે ઈંટરફરંસ પેટર્ન બદલાય છે અને તે યોગ્ય છે કારણ કે હું ઈંટરફરંસની સ્થિતિ બદલી રહ્યો છું હું સાચો છું જો હુ આ સ્લીટ દૂર ખસેડું છું તો રીલેટીવ પાથ ડીફરંસસાથે આપણી હાલની સમજમાં કેવી રીતે લાવી શકીએ અને ટૂંકમાં હું તેને મેથેમેટીકલી ભણીશ ઉદાહરણ તરીકે આ પ્રોબ્લેમ કે જેમાં તમારું માઈક્રોવેવ ટાવર છે અને તમારા તરંગો તમને મોકલવા માટે શું હું તેનો ગાણિતિક રીતે અભ્યાસ કરી શકું અને તે શા માટે રસભર્યું હશે વિવિધ રીતો કદાચ તમે જાણો છો ટેલિકોમ પ્રોવાઈડર અને હું સમજવા માંગુ છું કે મારા બધા સબ્સ્ક્રાઇબર્સને કઈ પરિસ્થિતિઓમાં સારી સિગ્નલ સ્ટ્રેંથ મળશે જે અમારી જરૂરિયાત હોઈ શકે તેથી હું સીમ્યુલેટ કરવા અને પ્રેડીકટ કરવા માંગુ છું કે કેટલાક અવરોધો આપવામાં આવે તો ફિલ્ડ શું હશે તેથી તે આને ઉકેલવા માટે પ્રેરણા બની શકે છે તો ટૂંકમાં આ સમસ્યામાં તમને શું આપવામાં આવે છે તમે શું વિચારો છો કે આ માઇક્રોવેવ સમસ્યા જેવી સમસ્યામાં તમને શું આપવામાં આવે છે વિદ્યાર્થી સોર્સ પોઝીશન સોર્સ પોઝીશન તેથી મેં તમને કહ્યું છે કે ટાવર અહીં છે બીજું શું જાણવું જોઈએ વિદ્યાર્થી અવરોધો તેથી રૂમની જીઓમેટ્રી આપવી જોઈએ બીજું શું વિદ્યાર્થી નિરીક્ષક નિરીક્ષક ઓકે તેથી નિરીક્ષક ગમે ત્યાં હોઈ શકે છે તેથી હું દરેક જગ્યાએ ફીલ્ડ માટે ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશ તો આ તે છે જે મને આપવામાં આવ્યું છે મને સોર્સની સ્થિતિ આપવામાં આવી છે મને જીઓમેટ્રી આપવામાં આવી છે અત્યાર સુધીમાં આપણે જાણીએ છીએ કે મેક્સવેલ પ્રશ્નોમાં જીઓમેટ્રી શું એન્કોડેડ છે તેમાં જીઓમેટ્રીનો અર્થ શું છે વિદ્યાર્થીપર્મીટીવીટી અને પર્મીયાબીલીટી પર્મીટીવીટી અને પર્મીયાબીલીટી ઓકે તેથી બેજીકલી તેથી આ છે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે આ સમીકરણ બરાબર હલ કરવા તરફ જઈએ તેથી જ્યારે પણ તમે ખોવાઈ જાઓ ત્યારે આ ચિત્ર પર પાછા આવો અને જુઓ કે અમે આ ચિત્રમાં અત્યાર સુધી શું હલ કર્યું છે તેથી હવે આપણે આ સમીકરણોને મેથેમેટીકલી રીતે ગોઠવવા જઈશું તેથી ખૂબ જ સરળ રાખવા માટે અમે બે રીજીયન કંઈપણ હોઈ શકે છે અને તેથી હું શું કરીશ હું આને રીજીયન 1 કહીશ અને આ રીજીયન 2 છે આ ડોટેડ લાઇન જે મેં અહીં દોરેલી છે તે સૌથી બહારની બાઉંડ્રી છે જે વાસ્તવમાં તે અસ્તિત્વમાં નથી તેથી મારો મતલબ તે છે દૂર છે તો ચાલો તેને કહીયે પછીથી આપણે તેમાં વધુને વધુ અવરોધો કેવી રીતે લાવી શકાય તેનો અભ્યાસ કરી શકીશું પરંતુ એકવાર આપણે એક અવરોધ સમજીએ તો આપણે મૂળભૂત રીતે બધું સમજી ગયા હોઈએ ચાલો આપણે આ સપાટીને અહીં S કહીએ તેથી આ પ્રોબ્લેમ સેટઅપ છે તમારા મતે રીજીયન 2 થી રીજીયન 1 ને શું અલગ પાડે છે અલગ હશે તેથી જ રીજીયન એક ઉદાહરણ તરીકે એર માટે 1 હોઈ શકે છે અને આ રીજીયન 2 કંઈક બીજું લાકડું હોઈ શકે છે તેથી કંઈક અલગ છે તેથી હવે ચાલો આપણે કોમ્પ્યુટેશનલ em કોઈપણ સમસ્યાની જેમ શરૂઆત કરીએ આપણે મેક્સવેલના સમીકરણોથી જ શરૂઆત કરીએ આ કોર્સના અંતે તમે આશ્ચર્યચકિત થઈ જશો કે કેવી રીતે દરેક સમસ્યા આપણે ફક્ત આ બે કે ચાર સમીકરણોથી શરૂ કરીએ છીએ અને આપણને ઉકેલ મળે છે તેથી આ બે સમીકરણો છે જે મેં ત્યાં લખ્યા છે તમારું અને છે કરંટ ટર્મ માં આવે છે તેથી આ અત્યાર સુધીમાં તમારા બધા માટે પરિચિત હોવું જોઈએ હવે હું આનો અભ્યાસ કરવા માંગુ છું કે આ સમીકરણોનો આ ચોક્કસ સમસ્યામાં ઉપયોગ કરો તો ચાલો કહીએ કે હું અહીંથી ઈલીમીનેટ કરવા માંગુ છું બે ઈક્વેશન મા બે વેરીએબલ્સ છે વેરીએબલ્સ ક્યાં છે વિદ્યાર્થી E અને H વેરીએબલ્સ E અને H તે છે અન નોન શુ છે જે હું શોધવા માંગુ છું અને જે મને આપવામાં આવે છે તે એપ્સીલોન છે અને J છે જે મને આપવામાં આવ્યું છે તો ચાલો આ બે સમીકરણોમાંથી એક વેરીએબલ્સને દૂર કરવાનો પ્રયાસ કરીએ તો ચાલો આપણે એક વેરીએબલ્સનું સમીકરણ બનાવીએ ચાલો ચુંબકીય ક્ષેત્ર ને દૂર કરીએ તો તમે મને તે કેવી રીતે કરવાનું સૂચન કરશો વિદ્યાર્થી પ્રથમ સમીકરણનો કર્લ જો હું પ્રથમ સમીકરણનો કર્લ લઉં જો હું ડેલ ક્રોસ ડેલ ક્રોસ E કરું અને આપણી પાસે વેક્ટર કેલ્ક્યુલસમાંથી એક આઈડેંટીટી છે જે આપણને કહે છે કે આ બરાબર છે વિદ્યાર્થી તેથી ત્યાં અવગણના છે તેથી અમે ધારીએ છીએ કે લગભગ તમામ રીયલ લાઈફ પ્રોબ્લેમ ની જેમ આસપાસ કોઈ ચુંબકીય મટેરીયલ નથી તેથી જ મેં લીધું છે તેથી જો તમે ઇચ્છો તો અમે ધારણાઓમાં કહી શકીએ કે નોન મેગ્નેટિક મીડિયા સાથે ડિલ કરીશુ હવે જો હું આ સમસ્યાને સૌથી સામાન્ય 3d રીતે હલ કરવાનો પ્રયાસ કરું તો તે થોડું જટિલ બનશે તેથી હું શું કરીશ હું માનીશ કે મારી સમસ્યા ટુ ડાઈમેંશન છે તેથી સમગ્ર સમસ્યા x y પ્લેનમાં છે તો તેનો અર્થ શું છે તે આપણને z કોઓર્ડિનેટ વિશે શું કહે છે અથવા સરળ શબ્દોમાં કહીએ તો z ડાઈમેંશનમાં કોઈ ફીઝીક્સ થતું નથી z ડાઈમેંશનમાં બધું જ ઈંવેરીયંટ છે તેથી આ ઓબ્સ્ટકલ z દિશામાં ઊંચા સિલિન્ડરની જેમ અનંત લાંબો છે તેથી તેનો અર્થ એ પણ થાય છે કે મારા તમામ ફંકશન માત્ર x અને y ના ફંક્શન છે હવે જ્યારે અમે 2D સમસ્યાને ડિલ કરીએ છીએ ત્યારે તમે બધા જેમણે તમારા અંડરગ્રેડમાં વેવ ગાઈડ અને આવી વસ્તુઓનો કદાચ અભ્યાસ કર્યો છે ત્યારે તમે જાણો છો કે અમે સામાન્ય સમસ્યાના સંદર્ભમાં વાત કરી શકીએ છીએ જે અભ્યાસ બે ઓર્થોગોનલ પોલરાઈજેશનમાં વિભાજીત કરી શકાય છે ટ્રાંસવર્સ છે જેના વિશે આપણે વાત કરી શકીએ છીએ અને કોઈપણ સામાન્ય ઉકેલ અથવા કોઈપણ સામાન્ય સમસ્યાનો જવાબ TM અને TE ના સુપરપોઝિશન તરીકે આપી શકાય છે તેથી આપણે બે ભાગ પાડી એ TM ને અલગથી ઉકેલો અને TE ને અલગથી ઉકેલીએ તે ફક્ત પ્રોબ્લેમ ને સરળ બનાવે છે તેથી ત્યાં ટ્રાંસવર્સ મેગ્નેટિક પોલરાઇઝેશન છે ટ્રાન્સવર્સ મેગ્નેટિક ઓકે તો ટ્રાંસવર્સ મેગ્નેટિકના કિસ્સામાં હું ફીલ્ડ કેવી રીતે કરેક્ટરાઈઝ કરી શકું વિદ્યાર્થી તો પછી તેથી આપણે કહી શકીએ કે આ થી કરેક્ટરાઈઝ છે અને બીજું શું છે વિદ્યાર્થી TM પોલરાઇઝેશન ના કિસ્સામાં આ અન નોન છે અને સમાન રીતે TE પોલરાઇઝેશન માટે અન નોન ના અન્ય સમૂહો છે તો અન નોન શું હશે વિદ્યાર્થી ઓકે તેથી અહીં આપણે કહીએ છીએ કે અને અહી આપણે કહીએ છીએ હવે હું તમને આ વિચારથી સાવધાન કરવા માંગુ છું કે ટ્રાંસવર્સ મેગ્નેટિક કોને કહેવાય અને ટ્રાન્સવર્સ ઇલેક્ટ્રિક કોને કહેવાય તમને સાહિત્યમાં બે અલગ અલગ કંવેંશન જોવા મળશે વેવ ગાઈડ લોકો પાસે TM શું છે તે માટે ચોક્કસ કન્વેન્શન હોય છે અને ઈલેક્ટ્રોમેગ્નેટિક સ્કેટરિંગમાં ધરાવે છે તેથી જ્યારે તેઓ TM અથવા TE કહે છે ત્યારે તમને તે મૂંઝવણભર્યું લાગશે તમે ફક્ત જુઓ કે z નો કયો કોમ્પોનંટ 0 પર સેટ કર્યો છે તેથી તે અસ્પષ્ટ છે કારણ કે તમને કેટલીક જગ્યાએ બીજી રીતે પણ ઠીક લાગશે તેથી આગળ તમે ગાણિતિક ડેરીવેશન સરળ બનાવવા માટે જે થાય છે તે જાણવા માટે ચાલો આપણે એક વધુ ધારણા કરીએ ચાલો કહીએ કે ચાલો TM પોલરાઇઝેશન સાથે ડિલ કરીએ TE પણ કરી શકાય છે પરંતુ ચાલો TM પોલરાઇઝેશનથી શરૂઆત કરીએ તેથી અમે પસંદ કરવા જઈ રહ્યા છીએ તેથી મારો કહેવાનો અર્થ એ છે કે આ બધી ધારણા પાછળની મૂળભૂત પ્રેરણા એ છે કે પહેલા સપાટીના ઈંટેગ્રલ સમીકરણને જેટલુ શક્ય હોય તેટલું સરળ બનાવવા માંગીએ છીએ ઠીક છે એકવાર તમે તેને હેંગ કરી લો તે પછી તમે ઇચ્છો તે રીતે જનરલાઈઝ કરી શકો છો હવે આના પરિણામે જો હું TM પોલરાઇઝેશન પસંદ કરું તો તમને શું લાગે છે કે ઈલેક્ટ્રિક ક્ષેત્રના વિચલન નું શું થશે તો ચાલો આપણે ફક્ત ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ તો આ પ્રથમ ટર્મ હશે ઓકે TM પોલરાઇઝેશન પ્રથમ ટર્મ માટે શું થશે 0 ત્યાં નથી બીજી ટર્મ 0 ત્રીજી ટર્મ 0 કારણ કે તે શૂન્ય નથી પણ એ z નું ફંક્શન નથી અમે કહ્યું કે બધા માત્ર x અને y ના ફંક્શન છે તેથી બધા ત્રણ ટર્મ 0 છે તેથી આપણા માટે ઘણૂ સારુ છે કારણ કે આ મેં અહીં લખ્યું છે તેનુ શુ થશે એક ટર્મ રહેશે E નો ડાયવર્જંસ શુન્ય થશે તો મારી પાસે છે હવે હું સબ્સ્ટીટ્યુટ કરી શકુ છુ મેં ડાબી બાજુ નો કર્લ લીધું છે તેવી જ રીતે હું જમણી બાજુએ પણ કર્લ લઈશ તો મને શું મળશે મને મળશે આ ડાબી બાજુથી છે અને જમણી બાજુ બનશે તેથી હું જે કરી શકું તે માત્ર j ટર્મ ને એક બાજુએ રાખું છું તેથી આ સમીકરણ છે જે આવશે તેથી બધા ચિહ્નો તપાસો તેથી ઓકે તેથી આ હું ને જમણી બાજુએ લાવું છું અને હું આ J ટર્મને ડાબી બાજુએ જમણી બાજુએ ખસેડું છું તેથી જ આ સમીકરણ છે જે મને મળે છે તેથી આને હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ કહેવામાં આવે છે કેટલાક લોકો તેને નોન હોમોજીનીયસ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ કહી શકે છે કારણ કે જમણી બાજુ બિન શૂન્ય છે વિદ્યાર્થી પ્રશ્ન રીજયન ૧ માટે છે આ જનરલ રીતે છે કારણ કે મેં કોઈ ધારણાઓ સાચી કરી નથી શું આ રીજીયન 1 અને રીજીયન 2 બંને માટે સાચું છે રીજીયન 1 માં શું થાય છે તે એપ્સીલોન r વેક્યુમ માટે હશે અને ત્યાં કરંટ હશે રીજીયન 2 માં એપ્સીલોન ઓબ્જેટ માટે હશે કરંટ 0 હશે તેથી આ એક સમીકરણ રીજીયન 1 અને 2 માટે સાચું છે આ સર્ફેસ પર હું અહીં એક નોર્મલ વેક્ટર દ્વારા દર્શાવવા જઈ રહ્યો છું હવે આપણે આગળ વધવું જોઈએ તો ચાલો આપણે તેને કોંક્રિટ બનાવીએ આ સ્લાઈડમાં આપણી પાસે ઘણા બધા વેક્ટર હતા હવે કારણ કે આપણે 2D સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ ચાલો આપણે શક્ય તેટલું વધુ સરળ નોટેશન આપવાનો પ્રયાસ કરીએ તેથી આ ફરીથી આપણી જીયોમેટ્રી છે આ મારો રીજીયન 2 છે જેને અહીં નોર્મલ છે અને સપાટી S સાથે છે અને આ મારો રીજીયન 1 છે અને આ મારો કરંટ સોર્સ J છે તે તેથી આપણે પહેલાથી જ જોયેલા મટેરીયલ પ્રોપર્ટીઝ મટેરીયલ પ્રોપર્ટીઝ લાક્ષણિકતા દર્શાવે છે અને આ એ x અને y નુ ફંકશન હશે હવે ફીલ્ડસ અને કરંટ તેથી અમે TM પોલરાઈજેશન સાથે કામ કરી રહ્યા છીએ જેના માટે આ અમે કહ્યું છે હવે આ ત્રણેય કવોંટીટી મારો મતલબ છે કે તેઓ સ્કેલર છે એ સ્કેલર છે જો ઇલેક્ટ્રિક ફિલ્ડનો z કોમ્પોનંટ છે તો આ સ્કેલર ફંક્શન છે તેથી આ બધા સ્કેલર ફંક્શન્સ છે તેથી હું શું કરીશ હું ઉપયોગ કરવા જઈ રહ્યો છું હું રીજીયન 1 માં ને તરીકે અને રીજીયન 2 માં તરીકે દર્શાવવા જઈ રહ્યો છું જો તમને યાદ હોય તો અગાઉનું સમીકરણ માત્ર ઇલેક્ટ્રિક ફીલ્ડ્નુ સમીકરણ હતું તેથી જ હું સ્કેલરની નોટેશનમા ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે એક સરળ સંકેત રજૂ કરી રહ્યો છું તેથી મારે વેક્ટર લખવાનું ચાલુ રાખવાની જરૂર નથી દરેક જગ્યાએ વેક્ટર તેવી જ રીતે જો હું ફરીથી આ સમીકરણ પર પાછો જાઉં તો અહીંનો પ્રથમ ક્વોંટીટી શું તે સ્કેલર છે કે વેક્ટર વિદ્યાર્થી વેક્ટર તે એક વેક્ટર છે જે વેક્ટર પર કાર્ય કરે છે તે વેક્ટર ઉત્પન્ન કરશે આ વેક્ટર કઈ દિશામાં છે ઇલેક્ટ્રિક ફીલ્ડ TM પોલરાઈજેશનમા કઈ દિશામાં છે Z દિશામા તો ડાબી બાજુએ પ્રથમ ટર્મ z દિશામાં વેક્ટર છે બીજી ટર્મ કઈ દિશામાં વેક્ટર છે Z દિશામાં સ્કેલરનો સમૂહ વેક્ટરને z દિશામાં ગુણાકાર કરે છે તેથી z તેથી z દિશા સાથે નિર્દેશિત z કરંટ પણ અર્થપૂર્ણ છે તેથી જો હું આ સમગ્ર x સમીકરણનો z કોમ્પોનંટ લઉં તો હું અહીં શુ મેળવીશ તો આ J ટર્મ અહીં હું લખીશ તેથી આ સીમ્પ્લીફીકેશન સાથે ચાલો આપણે બંને રીજીયન માટે હેલ્મહોલ્ટ્ઝ સમીકરણો લખીએ તેથી રીજીયન 1 માટે પ્રથમ ટર્મ હતુ અને જ્યારે તમને આ હતો તેથી માટે તમે બધા જાણો છો કે આપણે સરળ બનાવી શકીએ છીએ આપણે માંથી છુટકારો મેળવી શકીએ છીએ અને તેને પ્રકાશની ગતિના સંદર્ભમાં લખી શકીએ છીએ અને તે પ્રકાશની ગતિ વેવ નંબરમાં રૂપાંતરિત થઈ શકે છે તેથી એકવાર તમે આ બધું સીમ્પ્લીફીકેશન કરી લો તે પછી હું તેને નવા વેવ નંબર સ્થિરાંકમાં સંક્ષિપ્ત કરી શકું છું કારણ કે રીજીયન 1 માં બધું ફરીથી લખ્યું છે રીજીયન 2 એ જ રેસીપીને અનુસરે છે તેથી તેથી બીજા શબ્દોમાં કહીએ તો આ ટર્મ અહીં બરાબર છે તેથી ઠીક છે k એ સ્પેસનું ફંક્શન હોઈ શકે કે ન પણ હોય પરંતુ જો એપ્સીલોન સ્પેસનું ફંક્શન છે તો k એ પણ સ્પેસનું ફંક્શન હશે બરાબર માત્ર એક હું તમામ વધારાના વેરીએબલ્સ ને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યો છું અને તેમને એક વેરીએબલ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું તેથી તે જોવામાં સરળ છે તેથી આ બે સમીકરણો છે જે આપણને મળ્યા છે હવે અમે આ બે પ્રશ્નોને યોગ્ય રીતે ઉકેલવા માંગીએ છીએ તેથી મારો મતલબ એ છે કે આ સમીકરણોને જોતા આ ઈંટેગ્રલ સમીકરણ કરતાં વધુ જટિલ લાગે છે જે આપણે અગાઉના ક્લાસમા બતાવીએ છીએ તો આપણે તેને કેવી રીતે હલ કરીએ